ડિઝાસ્ટર રિકવરી અને બિલ્ડ બેક બેટર ના અભ્યાસમાં તમારું સ્વાગત છે આજે આપણે જીએડીઆરઆઈ માં બનેલી થોડી ઘટનાઓ ઉપર ચર્ચા કરીશું ગ્લોબલ આલીયાન્સ ઓફ ડિઝાસ્ટર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ ચોથી સભા કે જે તાજેતર માં ક્યોટો યુનિવર્સીટી જાપાન માં થઇ હતી તેથી હું તેમાના એક જૂથ નો રેપોરેચરિંગ સદસ્ય છું સ્વાસ્થ્ય જોખમ ના સામાજિક માપદંડો અને ડીઆરએમ કે જેમાં હું કેવી રીતે આ ચોક્કસ પાસામાં જુદા જુદા પર્સેપ્શન ને સમાવી લેવામાં આવ્યા છે અને થોડું જીએડીઆરઆઈ વિશે થોડી ટૂંકમાં ચર્ચા કરીશ તે ઉપરાંત ડો શુભજ્યોતિએ પણ જીએડીઆરઆઈ અને તેના તેની શરૂઆત વિશે પણ તેમના એક વ્યાખ્યાન માં ઉલ્લેખ કર્યો હતો તેથી હું તાજેતરમાં થયેલી જીએડીઆરઆઈ સભા કે જે 13 થી 15 માર્ચ માં થઇ હતી અને જ્યાં હું તે ચોક્કસ જૂથનો રેપોરેચિંગ હતો તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું જોખમોના સામાજીક માપદંડો અને સ્વાસ્થ્ય અને ડીઆરએમ અહીં તેમાં 2 મુદ્દાઓ છે પ્રથમ છે જોખમો ના સામાજીક માપદંડો અને સ્વાસ્થ્ય પણ તે ખરેખર 13મી માર્ચે ડીપીઆરઆઈ ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યોટો યુનિવર્સીટી ની અંદર યોજાયેલી ચોથી ગ્લોબલ સભામાં તેના વિશે જૂથમાં ચર્ચા થયેલી હતી જેમાં શુભજ્યોતિ સમદ્દાર અને એન્ડ્ર્યુ કોલિન્સ અધ્યક્ષ પદે અને યુચિ ઓનો સહ અધ્યક્ષ અને સ્વાસ્થ્ય માટે વર્જિનિયા મુરે સહ અધ્યક્ષ અને રીપોરેચર્સ તરીકે હું સતીશ પશુપલેટી અને રોબિન ઇવ મિલર હતા હકીકત માં જયારે આપણે જીએડીઆરઆઈ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આ એક શૈક્ષણિક સંસ્થા નું મંચ બની ગયું છે કે જેઓ ડિઝાસ્ટર રિકવરી અને ડિઝાસ્ટર સંબંધિત સંશોધનો કરે છે તેથી તે બધી સંસ્થાઓ ને મળવા અને જ્ઞાનની વહેંચણી કરવા અને સિદ્ધાંતો તથા નીતિનો અભ્યાસ કરવા માટેનું મંચ છે તેથી તે ખ્યાલથી આ એક અગત્યનું મંચ છે હવે ડીપીઆરઆઈ આબધા રિસર્ચર્સ ને એક સાથે લાવવાનો ઘણો પ્રયત્ન કરી રહ્યાં છે તેથી કેવી રીતે આપણે ડીઆરઆર ના અભ્યાસ ને વધુ સારી રીતે એડવોકેટ કરી શકીએ તેથી ગ્લોબલ સમિટ ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર રિસ્ક રીડક્સન ની ત્રીજી સભા કે જેઓ આપણે જીએસઆરઆઇડીઆરઆર કહીએ છીએ જેમાં તેઓએ બ્રીજીંગ સાયન્સ અને નીતિ ને બનાવવવા ના મંચ નું વાસ્તરણ કરવા અંગે ની વાત કરી હતી અને આ ગયા વર્ષના 19 થી 21 માર્ચ નો સમય હતો જ્યાં આ કાર્યક્રમનો પણ એક ભાગ હતો અને મેં પણ જુદા જુદા સ્ટેકહોલ્ડર જે ચર્ચામાં આવ્યા હતા જે લોકો જુદા જુદા બેકગ્રાઉન્ડ માંથી આવતા હતા તેમની સાથે ઘણી ચર્ચાઓ માં ભાગ લીધો હતો અને અમે તે ચોક્કસ વિષય ઉપર ચર્ચા કરી હતી અને અંતે અમે જે સમુદાય ત્યાં ઉપસ્થિત હતો તેને અને કેવી રીતે તેને આગળ વધારવું તેના માટે નિર્ણય આપ્યા હતા હવે હાલની ચોથી સભા ગ્લોબલ સમિટ ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન તેમાં વિષય આપણી સંસ્થા ની ઇફેક્ટીવનેસ અને રીલેવન્સ કેવી રીતે વધારવું તેના ઉપર હતો કે કેવી રીતે આપણે વધારી શકીએ અને હું સામાજીક માપદંડો ના જોખમો અને સ્વાસ્થ્ય અને ડીઆરએમ ની ચર્ચા માં હતો તેથી હું અને રોબિન રીપોરેચરિંગ જૂથ નો ભાગ હતા અને અમે ચર્ચાઓ પેનલ માં રજુ કરી હતી જ્યાં શ્રીકાંત અને તેઓ આ બેઠક ના અધ્યક્ષ હતા તેથી આ બેઠક નો હેતુ અને ઉદેશ્ય અસરકારક ડીઆરઆર માટે સોશિયલ કન્સ્ટ્રક્સન ઓફ રિસ્ક કેવી રીતે ઓળખી શકાય તેના માટે હતો જોખમ ની સમજ કેવી રીતે વિચારી શકાય અને સોશિયલ ડાયમેન્શન ઓફ રિસ્ક ની માન્યતા કેવી રીતે સ્ટેકહોલ્ડર ની વચ્ચે વધુ સારી રીતે ફેલાઈ શકે તે માટે હતો ડીઆરઆર ના કાઉન્ટરમેઝર ની યોજના જોખમ ની સમજ માં કેવી રીતે ઉપયોગી થશે તેનો અભ્યાસ કરવા માટેનો હતો સોશિયલ ડાયમેન્શન ઓફ ડિઝાસ્ટર રિસ્ક ને સંબંધિત ભવિષ્યના સંશોધનની દિશા ઉપર પ્રકાશ પાડવા અને અહેવાલ આપવા માટે હતો તેથી અમને થોડા મુખ્ય પ્રશ્નો પણ મળ્યા જેના પર ધ્યાન આપવું જોઈએ સમાજની અંદર હાલમાં જોખમોની હદ કેટલી જાણીતી છે કેવી રીતે ડીઆરઆર માટે સામાજીક જોખમોનું નિર્માણ અસરકારક છે અને જુદા જુદા ડીઆરઆર ના સ્ટેકહોલ્ડર ની આસપાસ જોખમો ની સુધારેલી સમજ કેવી રીતે જણાવી શકાય ડીઆરઆર ને ચલાવવા માટે સામાજીક માપદંડો ની સમજ મદદ કેવી રીતે કરી શકે તેથી આ આમારા મુખ્ય પ્રશ્નો હતા અને ત્યાર પછી તેની દરેક જૂથમાં ચર્ચા કરવામાં આવી અને અમને જુદા જુદા સ્ટેકહોલ્ડર પાસેથી જુદા જુદા દ્રષ્ટિકોણ મળ્યા અને ત્યારબાદ આમે તેને વૈચારિક રીતે સમજવા એક સદા આલેખ માં સંકલન કરવાનો પ્રયત્ન કર્યો પ્રથમ ક્રમાંકે જોખમ નો સંદર્ભ જયારે આપણે જોખમનો સંદર્ભ કહીએ તો તે પોતે જ એક અલગ અર્થ ધરાવે છે ખાસકરીને ધાર ઉપર રહેતા લોકો માટે અહીં ધારથી મારો અર્થ જે લોકો પર્વત ની ધાર ઉપર રહે છે તે નહિ પરંતુ ખુબજ નાજુક સ્થિતિમાં જે લોકો ડિઝાસ્ટર ના જોખમો થી ભરેલા છે તેના વિશે વાત કરી રહ્યો છું ડિઝાસ્ટર એ ફક્ત કુદરતી સંદર્ભ નથી પરંતુ તે સામાજીક નબળાઈ છે કેવી રીતે તે તેઓને જોખમ માં મૂકે છે કેવી રીતે જોખમ તેને ડિઝાસ્ટર બનાવે છે અને આ ત્યાં છે જ્યાં H × V R છે તેથી ડિઝાસ્ટર એ સામાજીક રચના છે કારણ કે ત્યાં સંસાધનો આવડત ક્ષમતાઓનું અસમાન વિતરણ કરવામાં આવ્યું છે કારણ કે કોઈ વ્યક્તિ જે સાઉથ અમેરિકા માં છે અને કોઈ બીજી વ્યક્તિ કે જે જાપાન માં છે જો તે બંને સમાન તીવ્રતા ના ભૂકંપનો ઝાટકો લાગે છે તેઓ કેવી રીતે તૈયારી કરી શકે તેથી અહીં કેવા પ્રકારની અસર જોવા મળશે તેથી તે બધું જોખમ દ્વારા આપવામાં આવતા પડકારોનો સામનો કરવા બધા સમુદાયોએ હોશિયારીથી પડકાર આપ્યો છે તે કહે છે અને આ ત્રીજો મુદ્દો છે કે જેની હું ચર્ચા કરવા જય રહ્યો છું જે સામાજિક માપદંડો છે જેની આપણે ઘણી વાર વાત કરી છે આ એક ખુબજ ફિલોસોફિકલ પાસું છેકેવી રીતે હું આપણા માટે અને બીજા તથા તમારા માટે જવાબદાર છું તેથી જયારે આપણે જોખમ વિશે વાત કરીએ જયારે આપણે સમાજ વિશે વાત કરીએ તે મારા થી શરુ થાય છે અને તે હું અને આપણે કેવી રીતે સમુદાય સાથે જોડાયેલા છીએ અને કેવી રીતે આપણે મોટા જુથ સાથે અને કેવી રીતે આપણે આપણાથી જોડાયેલા છે તે તમે જાણો છો તેથી કેવી રીતે ખરેખર આપણે જુદી જુદી દર્ષ્ટિએ વિશ્વિક સમુદાય તરફ જોઈ શકીએ છીએ તે જાણો કેવી રોતે આપણે જોખમ ના પરિબળ ને ધ્યાન માં લેવા અને ફાળો આપવા સમર્થ છીએ જ્ઞાન જયારે આપણે જ્ઞાન વિશે વાત કરીએ કેવી રીતે લોકલ જ્ઞાન જોખમ ને સમજે છે કારણ કે વૈજ્ઞાનિક જ્ઞાન જુદી રીતે સમજાય છે પરંતુ લોકલ જ્ઞાન કેવી રીતે સમજાય છે કેવી રીતે તેઓ જોખમ ને સમજે છે તમે જાણો છે કે તે ખુબજ મહત્વનું છે કારણ કે વૈજ્ઞાનિક સમુદાય હંમેશા લોકલ જ્ઞાનને ઘટાડે છે તેઓ હંમેશા જે તમે નથી તે માને છે મારો અર્થ એ છે કે ઘણા કિસ્સાઓ કે જેમાં એનજીઓ સંકળાયેલા હોય છે તેઓ હંમેશા લોકો ઘણા વર્ષોથી જીવે છે તેને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેઓએ કહ્યું હતું કે તમે સારી રીતે નથી જીવતા તેથી ચાલો બીજી રીતે તેને લાગુ કરીએ લોકલ જ્ઞાનની પદ્ધતિ કેવી રીતે નબળાઈને ઘટાડે છે તમે જાણો છો કે કેવી રીતે આ લોકલ જ્ઞાન નબળાઈ ને ઘટાડતું રહ્યું છે અને કેવી રીતે કોઈ આ જ્ઞાનને ટેપ કરી શકે છે તે ઉપરાંત માન્ય અને અમાન્ય જોખમો વચ્ચે ખુબજ ઓછું જાણીતું છે કારણ કે મારા માટે માન્ય શું છે તે કોઈ બીજા વ્યક્તિ કે જે વિવિધ સંસ્કૃતિ અથવા તો વિકાસ ના બેકગ્રાઉન્ડ થી આવે છે તેના માટે માન્ય નથી તેથી કોઈએ તો ખરેખર શું માન્ય છે તેના તરફ જોવું પડશે કોને કોના દ્વારા ક્યાંથી અને અમાન્ય જોખમ શું છે જુદી જુદી સંસ્કૃતિઓ જુદી જુદી રીતે અને ખુબજ ઓછા ડોક્યુમેન્ટેડ અને ટ્રાન્સ્ફર્ડ છે તેમ માને છે ડીઆરઆર ને શાળાના શિક્ષણમાં એક સંસ્કૃતિ તરીકે દર્શાવાઈ રહ્યું છે તેથી ડીઆરઆર ને આના સમાજ માં લાવવા માટે તે ફક્ત એક દિવસ માં થઇ શકે નહિ પરંતુ આ ખ્યાલોને શાળા ના સ્તરમાં રજુ કરી ને રોહિત જીજ્ઞાશુ જેવા નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી છે અને ઘણા નિષ્ણાતોએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે શાળા સ્તરના શિક્ષણ માં ડિઝાસ્ટર રિસ્ક રીડક્સન ને લાવવાથી બાળકો પણ તેને કેવી રીતે સાંભળી શકશે અને તેના માટે કેવી રીતે તૈયાર રહેશે તે સમજસે અને જાણશે અને તમની વચ્ચે સંવેદનશીલતા પણ આવશે અને પુરાવા આધારિત જ્ઞાન માં વધારો આવશે જ્યાં આપણે પુરાવા ઉપર આધાર રાખવો પડશે ત્યાં અન્ય એક પરિમાણ પણ છે કાનૂની માળખા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં અમલીકરણની જગ્યા અને પડકાર છે ત્યાં ઘણી નીતિઓ છે ત્યાં થોડા નિયમો છે જ્યાં આપણી પાસે નિયંત્રણ નું માળખું છે પરંતુ તેને લોકલ સ્તરે નીચે લઇ આવવું અને તેનો અમલ કરવો તે ખુબજ મોટો પડકાર છે તે ઉપરાંત રાષ્ટ્રીય પ્રાદેશિક અને લોકલ સ્તરે કેટલીક વાર નિયંત્રણ ના માળખા એકબીજા સાથે વિરોધાભાસી હોય છેકેટલીક વાર તેઓનો પાસે ફક્ત વિરૃદ્ધ મુદ્દાઓ હોય છે ત્યાં અભ્યાસ કરવાની એક નીતિ છે તમે જાણો છો કે કઈ નીતિ એડવોકેટ કરે છે અને કયો અભ્યાસ હંમેશા અંતર લાવે છે તેથી આ એક પાસું છે પરંતુ બીજા પાસાઓ એ છે જયારે આપણે સમજ વિશે વાત કરીએ સૌપ્રથમ જોખમ ની સમજ તે પોતેજ આત્મલક્ષી છે કારણ કે તે એ પણ વ્યાખ્યાયિત કરે છે કે કોણ તેને યોગ્ય રીતે સમજે છે જયારે આપણે જોખમ વિશે વાત કરીએ છીએ કોને જોખમ છે કોનું જોખમ છે ક્યારે જોખમ છે બરાબર તે કેવી રીતે જોખમ બને છે તેથી આ બધા પ્રશ્નો આત્મલક્ષી સ્વભાવ માં હોય છે તે સમુદાય થી સમુદાય માં રાષ્ટ્ર થી રાષ્ટ્ર માં અને સંસ્કૃતિ થી સંસ્કૃતિ માં અને તમારી સ્થિતિ ક્યાં છે તે બદલાય છે શું તમે જાણો છો કે એનજીઓ કેવી રીતે જો ખમ ને સમજે છે વૈજ્ઞાનિક સમુદાય જોખમને કેવી રીતે સમજે છે સમુદાય જોખમને કેવી રીતે સમજે છે સ્થાનિક સરકાર જોખમ ને કેવી રીતે સમજે છે તેથી આ બધી ધારણાઓને સમજવા માટે ત્યાં ઘણા પડકારો છે જયારે આપણે સંદેશાવ્યવહાર કહીએ છીએ ત્યારે સૌપ્રથમ આડા સ્તરના સમુદાયમાં સમુદાયોમાં પણ અને સમગ્ર સમુદાયમાં અંતર હોય છે ઉપરાંત શિક્ષણ કેવી રીતે વિચારે છે અને સંશોધન કેવી રીતે વિચારે છે અને નીતિ કેવી રીતે વિચારે છે અને અભ્યાસ કેવી રીતે વિચારે છે ત્યાં અંતર છે ત્યાં શિક્ષણ માં સંશોધન માં નીતિમાં અને અભાસમાં તર્ક રીતે અંતર નું નેટવર્ક છે જયારે આપણે સમુદાય ના સમન્વય સમુદાય અને સમુદાયો વચ્ચે ના સમન્વય વિશે કહીએ છીએ ત્યારે આ પાસાં સમુદાય અને સમુદાયો શિસ્ત અનુસિધ્ધની બોલી છે શિસ્તની અંદર સમન્વયનનો અભાવ છે અને સમગ્ર શાખાઓમાં સમન્વયનનો અભાવ પણ છે અને ત્યાં વિવિધ અવકાશી કુશળતામાં પણ સમન્વયના મુદ્દાઓ અને રજૂઆતની રીત તે કેવી રીતે રજૂ કરવામાં આવે છે કારણ કે વિકાસ માટેનો સંદેશાવ્યવહાર તે ખુબજ મહત્વપૂર્ણ છે જ્યારે તમે ચોક્કસ વિકાસ યોજના બનાવો છો ત્યારે તમે સ્થાનિક સમુદાયોને કેવી રીતે રજૂ કરો છો તેઓ તેને કેવી રીતે લે છે તમે આ સમુદાય જૂથો અને સ્થાનિક સરકારોમાં તે સંકલન કેવી રીતે લાવશો તેથી તે બધું પ્રેઝન્ટેશન ની રીત સાથે કરવાનું છે તે ઉપરાંત આપણે બધા સાથ અને સહકાર વિશે વાત કરીએ છીએ સહયોગ સાથે એ પણ જોવાનું છે કે વૈશ્વિક સમુદાય કેવી રીતે સ્થાનિક સમુદાયો સાથે સહયોગ કરી શકે છે અને તેઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક અને સ્થાનિક સાથે કેવી રીતે સહકાર આપી શકે છે તેથી કેવી રીતે આના વિવિધ વિભાગો કે જે વૈજ્ઞાનિક સમુદાય છે રાજકીય સમુદાય છે કેવી રીતે તેઓ પરિસ્થિતિઓમાં હાથ મિલાવે જેથી તેઓ એક બીજાને સહકાર આપી શકે અને ડીઆરઆર ની તરફ કામ કરી શકે તેથી આ ત્યાં છે જ્યાં આખો યોજનાકીય આલેખ ભાગ લે છે અને ભાગીદારી મૂકે છે તમે જાણો છો આપણે વૈશ્વિક અભિનેતાઓ સાથે આ ભાગીદારીને વૈશ્વીક એજન્સી થી સ્થાનિક એજન્સી માં કેવી રીતે લાવી શકાય કેવી રીતે આપણે શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન સંસ્થાઓ અને નીતિ અને અભ્યાસ સ્તરની સંસ્થાઓ સાથે ભાગીદારી સ્થાપી શકીએ તેથી આ ત્યાં છે જ્યાં લોકો પોતાની જાત ને વચ્ચે મુક્ત હોય છે જે ખરેખર પોતાના પર વિશ્વાસ ની વિરુધ્ધ આધીન વસ્તુઓ સાથે અગત્યતા આપે છે તેથી આ ક્ષણે આપણે આ સહભાગી અભિગમો સાથે આત્મવિશ્વાસ વધારી રહ્યા છીએ જે વિશ્વાસને સુધારે છે તમે જાણો છો કે તે માત્ર સમુદાયો વચ્ચે જ વિશ્વાસ નથી બનાવતું તે સરકાર અને સ્થાનિક સરકાર અને એજન્સી ઓ અને સમુદાયો વચ્ચેના વિશ્વાસ ને પણ સશક્ત બનાવે છે તેથી આ તે સમજણ છે જે વિષયોનું જૂથ આપે છે અને આપણે આગળના જૂથ માં જઈએ છીએ જ્યાં સ્વાસ્થ્ય ના પાસાઓ છે સૌપ્રથમ આના મૂળ કારણો શું છે તમે તે જાણો છો જે ખાસ કરીને ડિઝાસ્ટર ના સંદર્ભમાં સ્વસ્થ્ય સાથે સંકળાયેલા પરિબળો છે પ્રથમ છે પ્રત્યક્ષ અને પરોક્ષ જોખમ કારણ કે આપણે જે જાણીએ છીએ તે ચોક્કસ જોખમ છે પરંતુ આરોગ્યના પાસામાં ચોક્કસ છે આપણે જાણીએ છીએ તે કેટલાક અજાણ્યા જોખમોનો સામનો કરી શકે છે તે પરોક્ષ જોખમ હોઈ શકે છે જેમ કે જાણીતા અને અજાણ્યા જોખમોની અનિશ્ચિતતા હોય છે નવી બીમારી જન્મ લેશે વિચારો કે કસમીરમાં એક પુરથી અસરગ્રસ્ત વિસ્તાર છે પૂર દરમિયાન શું થયું હતું લોકો સ્થળાંતર થયા હતા અને તેઓએ રાહત ની કામગીરીમાં પણ ઘણા પગલાંઓ લીધા હતા પરંતુ બે ત્રણ અઠવાડિયા પછી જયારે બધું પાણી સુકાઈ જાય છે ત્યારબાદ પાણી સુકાવાને કારણે બીમારીઓની નવો સમૂહ આવે છે જયારે રોગચાળો થાય છે અને સદાય ચાલતી બીમારીઓ ફેલાય છે તેથી તે એક પ્રકારની અનિશ્ચિતતા છે તે તમે જાણો છો કે ક્યાં અને ક્યારે આવશે અને કેવી રીતે આવશે અને કેવા પ્રકારના રોગો આવશે તેથી આ એક વસ્તુ છે જેના તરફ જોવાનું છે તે ઉપરાંત સ્વાસ્થ્ય અને ડીઆરઆર ને સંબંધિત જોખમો ને સમજવા માં શિસ્ત ને લગતા અભિગમ માં ત્યાં અંતર છે તેથી ત્યાં ફાર્માસ્યુટિકલ ની સમજ જુદી છે ત્યાં સ્વાસ્થ્ય ની સમજ છે ત્યાં બાયોલોજીકલ સમાજ જુદી છે તેથી જુદા જુદા વિષયો એક બીજા સાથે સંકળાયેલા નાથી તે એક અગત્યનું પાસું છે કે કેવી રીતે તેઓ ખરેખર પોતાની જાત ને જોખમ ને સમજવાની દિશા આપે છે અને કેવી રીતે તેઓ એકબીજા સાથે સહયોગ કરતા નથી અહીં પણ અમે તે નોંધ્યું છે કે ત્યાં તબીબી માળખાના વિકાસ માટે અસમાન સંસાધનો ની ફાળવણી છે ખાસ કરીને પછાત સમુદાયો અથવા મૉટે ભાગે અસરગ્રસ્ત વિસ્તારો જેમાં ગરીબ ગ્રામીણ સમુદાયો અથવા ગરીબ સમુદાયો છે કેવી રીતે આ લોકો માં અસમાન સંસાધનો ની ફાળવણી છે તમે જાણો છો કે જે લોકો શહેર માં રહે છે તેની સરખામણી માં તેઓની પાસે તબીબી માળખું સ્વાસ્થ્ય ની સુવિધાઓ અથવા વ્યવસાયિક નિષ્ણાંતો ની જાણકારી ઓછી છે તેથી તે પણ એક પડકાર છે કેવી રીતે કોઈ આ માળખાકીય સુવિધાને અસર કરી શકે ત્યારબાદ ખેડૂતોના જોખમ નું વ્યવસ્થાપન ખાસ કરીને દુષ્કાળ ની પરિસ્થિતિ અને પૂર ની પરિસ્થિતિઓ માં પણ કેવી રીતે ખેડુતી જોખમોનું સંચાલન કરે છે તમે જાણો છો તેનો સ્વાસ્થ્ય ના પાસામાં પણ ફાળો હશે ઉપરાંત બજાર સંચાલિત જોખમો કારણ કે તમે જાણો છો કે બજાર પણ અમુક દવાઓના સેવન પર ભાર મૂકે છે અથવા તેઓ તેમાં ચોક્કસ વ્યવસાયિક ક્ષેત્રોને દબાણ કરે છે તેથી બજાર સંબંધિત વસ્તુઓ સાથે સંકળાયેલા કેટલાક જોખમો પણ છે કિસ્સાઓ અને આવશ્યક જ્ઞાન ની શ્રેણીની તુલના માં માળખાકીય અભાવ તેથી કોઈએ તો જોવું પડશે કે ત્યાં પૂરતા માળખા નથી આપણે વિવિધ કિસ્સાઓ અને જ્ઞાનની તુલના કેવી રીતે કરી શકીએ જેથી ધાર્મિક સમાજ મળી શકે અને હવે બીજું પાસું એન્ટિબાયોટીઝેશન અને જંતુનાશક દવા છે કારણ કે સ્વાસ્થાય ના ક્ષેત્રમાં તમે થોડા તાવ માટે જાઓ છો તો ખાસ કરીને વિકાસશીલ દેશો માં તમને એન્ટીબાયોટીક્સ મળે છે અને આ એક વસ્તુ છે કે જે ખરેખર ક્ષમતાઓ પર અસર પેદા કરી રહી છે કેવી રીતે કુદરતી ક્ષમતાઓ રોગપ્રતીકારકતા માટે સામનો કરે છે તમે જાણો છો કે તે વ્યક્તિગત અને સામુહિક રૂપે એક જૂથ ની રોગપ્રતીકારકતા ને પણ અસર કરે છે તેથી આપણા ખોરાક માં વધુ પડતા જંતુનાશક નો ઉપયોગ તે ખરેખર આપણા મૂળભૂત કોષ માં પાછા જાય છે અને તે આપણા જેનેટિક્સ ઉપર કેવી રીતે જુદી અસર પેદા કરે છે તે પણ એક લાંબા ગાળાના પ્રભાવ છે દવા ની ગુણવત્તા અને તેનો કાયદેસર અમલ ઉદાહરણ તરીકે કોઈ કેવી રીતે તેની ગુણવત્તા અને કાનૂની પાસાઓને ખાતરી કરી શકે છે તમે જાણો છો તાજેતરમાં જ પોલિયો ના ટીપા પર કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે મુદ્દો થયો હતો તેથી કોઈ તેની ખાતરી કરે પાયાની આરોગ્યરક્ષા ની સ્થિતિનો અભાવ તમે જાણો છો કે આપણે મૂળભૂત સ્વચ્છતાની સ્થિતિનો અભાવ કેવી રીતે રાખીએ તે સૌ પ્રથમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં જ છે તેથી સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ડીઆરઆર નો અતૂટ ભાગ છે આ રીતે આ બધી વસ્તુઓ આરોગ્ય અને સલામતી માટે પોતાનો ફાળો આપે છે કારણ કે સ્વાસ્થ્ય ની ઉપર ની મર્યાદા આપણે સ્પષ્ટ કરી શકતા નથી પરંતુ સ્વાસ્થ્ય ની નીચેની મર્યાદા ઓછામાં ઓછી આપણે જીવીએ તમે જાણો છો કે સલામત રહેવાની નીચેની મર્યાદા તે ડીઆરઆર ના સંદર્ભ માં છે આપણે તે જોવાની જરૂર છે કે તમે જાણો છો કે આપણે તેને ઉપર ના બિંદુ તરફ ધકેલવું પડશે અને કોઈને સમુદાયની દ્રષ્ટિથી જોવાની જરૂર છે બજારની દ્રષ્ટિથી જોઈએ અને આ રીતે આપણે તેની સાથે આગળ વધી શકીએ છીએ ડીઆરઆર માં સ્વાસ્થ્ય નો સમય પરિમાણ તેથી તે ફક્ત આગાહી કરનાર નથી કેટલાક અજાણ્યા જોખમો કેટલાક પ્રત્યક્ષ જોખમો ડિઝાસ્ટર દરમિયાન ખરાબ સ્થિતિનું પરિમાણ અચાનક 3 અઠવાડિયા પછી પણ બદલાઈ શકે છે તેથી ડીઆરઆર માં આરોગ્યનું એક સમય પરિમાણ છે બીજું પાસું પહોંચી શકાય તેવું છે તબીબી માળખું અથવા કર્મચારી તમારા માટે પહોંચી શકે છે કે નહિ કટોકટીની સ્થિતિમાં કોઈ માળખાનો અને સુવિધાનો ઉપયોગ કરી શકે છે ત્રીજું પાસું જવાબદારી છે જયારે તમે જવાબદારી કહો છો કે શું આપણે ખાતરી કરી રહ્યા છીએ કે શું તમે તેની ગુણવત્તાને જાણો છો અને કાનૂની માળખા તે સુનિશ્ચિત કરી રહ્યાં છે કે તે સામાન્ય માણસ સુધી પહોંચી રહ્યું છે તમે જાણો છો કે તેની ફાળવણી કેવી રીતે જવાબદાર અને પોસાય તેવી છે તમે જાણો છો કે તે કેવી રીતે થઇ શકે છે કારણ કે વિકાસશીલ દેશો માં ફક્ત ખાનગીકરણ ના પાસા સાથે સામાન્ય માણસ પરવડી શકે છે ગરીબ માણસ આ વસ્તુઓને પરવડી શકે છે અને યોગ્ય અભ્યાસનું સમર્થન તમે જાણો છો કે કેવી રીતે કોઈ યોગ્ય અભ્યાસ ને સંબોધિત કરી શકે છે તમે જાણો છો કે શું કરવું અને શું ન કરવું આ ત્યાં છે જ્યાં આપણે સ્થાનિક અને વૈશ્વિક એજન્સી અને રાષ્ટ્રીય સ્તરની એજન્સી ઓ સાથે ભાગીદારી ની જરૂર છે કેવી રીતે આપણે યોગ્ય અભ્યાસને સમર્થન આપવું પડશે કેવી રીતે આપણે પછાત સમુદાયોમાં લાવી શકીએ તેથી આરોગ્યમાં અને આરોગ્ય ક્ષેત્રમાં પણ ભાગીદારી અને સમન્વય ની ખુબજ આવશ્યકતા છે તેથી તેથી આ કેટલાક એવા તારણો છે જેનો અર્થ છે કે જે જોખમ અને આરોગ્ય અને ડીઆરએમ ના સામાજિક પરિમાણો પર ચર્ચાઓનો એક ભાગ હતો તેથી મેં તેને ચર્ચા તરીકે રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે અને હું એવું માનું છું કે આ તમને ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ માં શામેલ વિવિધ મુદ્દાઓ પર ધ્યાન આપશે તમારો ખુબ ખુબ આભાર